ચાલો બૌદ્ધિક સંપત્તિ વિશે શીખીએ બૌદ્ધિક સંપતિએ કોઈ વિષય નથી કે જેને યુનિવર્સિટીમાં પરંપરાગત રીતે શીખવવામાં આવે બૌદ્ધિક સંપત્તિ કાયદો ભારતમાં કાયદાકીય વિષય તરીકે 1990ની આસપાસના દાયકા અમુક કાયદાની શાળાઓમાં રજૂ કરવામાં આવ્યો હતો અને આ બૌદ્ધિક સંપતિના કાયદાનો ઝડપી વિકાસ થવાથી તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા મળી હવે તમે જોશો કે બૌદ્ધિક સંપત્તિના અધિકારો મોટાભાગે 3 વસ્તુઓમાં વહેંચાય છે એક તેના અધિકારો વિશે વાત કરવામાં આવી છે જેમાં તે અધિકારોની રચના અને તેના અમલીકરણ વિશે વાત કરવામાં આવી છે અધિકારોની રચના અને તેનું અમલીકરણએ બૌદ્ધિક સંપતિનું મુખ્ય કાર્યક્ષેત્ર છે તથા કાયદાકીય વિષય હોવાથી તેના વિશે વકીલ અને કાયદાકીય વિદ્યાર્થીને શીખવવામાં આવે છે જ્ઞાનએ બીજી શાખા છે જે બૌદ્ધિક સંપતિમાં પણ થોડો રસ ધરાવે છે તથા તે એક પ્રકારનું સંચાલન છે સંચાલન શાળામાં બૌદ્ધિક સંપતિનું સંચાલન એ એક અલગ વિષય તરીકે ગણવામાં આવતું નથી તમને નવીનતા અને ઉદ્યોગ સાહસિકતા તથા વ્યવસાયના અભ્યાસક્રમના કાનૂની પાસઓના ભાગરૂપે બૌદ્ધિક સંપત્તિ હકોનો અભ્યાસક્રમ જોવા મળશે તેથી તમે જોશો કે આઇપીઆરનો આ અભ્યાસક્રમ અથવા તેને લગતો અભ્યાસક્રમ સંચાલનની શાળા શીખવાડવામાં આવે છે જેમાં કાનૂની અભિગમ અથવા તે શું છે તે વચ્ચેનો મુખ્ય તફાવત કાયદાની શાળામાં ભણાવવામાં આવે છે આઇપીના સંચાલનનું મુખ્ય ધ્યાન કાનૂની અભિગમ તથા સંચાલન શાળાના અભિગમ પર કેન્દ્રિત હોય છે તેથી અહીં આપણે અમલીકરણના હક્કોની કડકાઈઓ તેનું ઉલ્લંઘન કે તે અધિકારો કેવી રીતે બનાવવામાં આવે છે તે વિશે વિચારતા નથી અહીં આખું ધ્યાન સંચાલન પર છે અને જો તમે કેટલીક શિષ્યવૃત્તિ તરફ નજર નાખો તો ત્યાં મર્યાદિત જીવન બૌદ્ધિક સંપત્તિને અમર્યાદિત જીવન બૌદ્ધિક સંપત્તિમાં કેવી રીતે રૂપાંતરિત કરવું તે એક રસપ્રદ વિશ્લેષણ છે હવે આ એક મુખ્ય વસ્તુ છે કે જેનાથી મેનેજરને પરિચિત થવું જોઈએ કારણ કે પેટન્ટ્સ કોપિરાઇટ અને યોજનાઓ જેવા હકને આપણે મર્યાદિત જીવન આઈપી અને ડિઝાઇન કહીએ છીએ જ્યારે ટ્રેડમાર્ક્સને આપણે વેપાર રહસ્યો કહીએ છીએ તે અમર્યાદિત જીવન છે આ અર્થમાં તેમાં કોઈ સમાપ્તિ તારીખ જોડાયેલ નથી હોતી આમ મેનેજર્સ સતત શોધી રહ્યા હોય છે કે તેઓ કેવી રીતે મર્યાદિત જીવન આઈપીને અમર્યાદિત જીવન આઈપીમાં ફેરવી શકે છે તેથી વર્ગમાં આપણે બૌદ્ધિક સંપત્તિના સંચાલન સાથે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ તેના વિશે વધુ વિગતવાર જોશું